તેથી આઈઆઈઓટી માટે સિક્યુરિટી વિશેના પહેલાના વ્યાખ્યાનમાં આપણે આઇઓટીમાં સુરક્ષા નબળાઈઓ જે આઇઓટી માટે પહેલાથી અસ્તિત્વમાં છે તે વિષે ચર્ચા કરી હતી તે ઉપરાંત આપણે જોયું કે આઇઆઈઓટીમાં ઓટી સાથે આઇટીનું એકીકરણ છે તેથી પરિણામે આઇટી અને ઓટી સાથેના સુરક્ષા મુદ્દાઓ અને તેમના કન્વર્જન્સને અલગથી ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી આપણે આ બધા પર ધ્યાન આપ્યું છે ચાલો હવે આપણે કેટલાક અન્ય મુદ્દાઓ જોઈએ તેથી આપણે આવું કરતા પહેલા હું આઈઆઈઓટી દૃશ્યમાં થઈ રહેલા વાસ્તવિક સંદેશાવ્યવહારની ખૂબ જ ઉચ્ચ સ્તરીય યોજનાઓમાંથી પસાર થવા માંગુ છું અને આ આપણે અગાઉના વ્યાખ્યાનોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી કર્યું છે પરંતુ વસ્તુઓને સુરક્ષાની પરિપ્રેક્ષ્યમાં રાખવા માટે ચાલો આપણે આખી વસ્તુને એક અલગ ખૂણાથી જોઈએ ચાલો આપણે જોઈએ કે આઈઆઈઓટી સેટિંગમાં સંદેશાવ્યવહારના સંદર્ભમાં ખરેખર શું થાય છે તેથી ચાલો ખરેખર શું થાય છે તે વિશે વિચાર કરીએ જો આપણે ક્લાઉડ સક્ષમ આઈઆઈઓટી સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છે તો આપણે પહેલા એ સિસ્ટમને જોઈએ તેથી ખૂબ જ તળિયે અથવા આપણે કહી શકીએ કે જ્યારે આપણે સિસ્ટમની ખૂબ જ તળિયે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે વિવિધ અંતિમ ઉપકરણો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારબાદ આપણે કહી શકીએ કે તે ફોગ ની સાથે ટેકનોલોજી સાથે સાથે ક્લાઉડ અમલીકરણની સાથે તમે અદ્યતન રીતે જાણો છો ચાલો આપણે જોઈએ કે ત્યારબાદ આપણી પાસે પ્રોસેસિંગનો બીજો એક સ્તર છે જે ફોગ કમ્પ્યુટિંગ સ્તર છે જે ખરેખર ધારની નજીક પ્રોસેસિંગ કરે છે તેથી મૂળભૂત રીતે આ ઉપકરણોની નજીક છે જ્યાંથી ડેટા પુનઃ પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે તેથી આપણી પાસે આ બે સ્તર વચ્ચેનો બે માર્ગ છે અને જેમ કે આપણે ફોગ કોમ્પ્યુટીંગ અને ક્લાઉડ પરના પ્રવચનોમાં જોયું છે બાકીનો ડેટા જે પ્રક્રિયાની પ્રતીક્ષા કરી શકે છે તે બીજા સ્તર પર મોકલવામાં આવશે જે મૂળભૂત રીતે ક્લાઉડ છે તો આ ક્લાઉડ લેયર છે અને તેથી આ બધા જુદા જુદા સ્તરો વચ્ચે આપણી પાસે દ્વિપક્ષીય સંદેશાવ્યવહાર છે જેમ કે અંતિમ ઉપકરણો સ્તર ફોગ સ્તર અને ક્લાઉડ સ્તર તેથી સર્વગ્રાહી રીતે આપણે કહી શકીએ કે આ ખાસ બોક્સ આપણી સિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે આ આપણી આઈઆઈઓટી ક્લાઉડ ફોગ સક્ષમ આઈઆઈઓટી સિસ્ટમ છે તેથી જો તમે સુરક્ષા પાસાઓ પર નજર નાખો તો અમને દરેક વસ્તુ માટે સુરક્ષાની જરૂર છે તેથી અમને અંતિમ ઉપકરણો માટેની સુરક્ષાની જરૂર છે આનું રક્ષણ તદ્દન સ્પષ્ટ છે ફોગ ઉપકરણોના રક્ષણ માટે અમને સુરક્ષાની જરૂર છે આપણને ક્લાઉડની સુરક્ષાની જરૂર છે ફોગ ઉપકરણોનું રક્ષણ અને આ ક્લાઉડ પ્રોટેક્શન ક્લાઉડ સુરક્ષા છે અને અમારી પાસે દરેક જગ્યાએ દ્વિપક્ષીય સંદેશાવ્યવહાર છે અમારી પાસે સિસ્ટમમાં આ તમામ ત્રણે જુદા જુદા સ્તરો વચ્ચે આ જુદી જુદી વાતચીતની કડીઓ છે તેથી આ બધી સંદેશાવ્યવહાર લિંક્સ છે તેથી આ સંદેશાવ્યવહાર સિસ્ટમની સુરક્ષા માટે અમને રક્ષણની જરૂર છે તેથી આપણને સંદેશાવ્યવહાર સુરક્ષાની જરૂર છે અને તેથી ચાલો આપણે આને નંબર આપીએ ચાલો કહી શકીએ કે આ નંબર એક છે આ આપણો નંબર બે હશે આ આપણો નંબર ત્રણ હશે આ આપણો નંબર ચાર હશે અને પછી શું થઈ રહ્યું છે તે આ સિસ્ટમમાંથી આપણે ડેટા ફરીથી મેળવી રહ્યા છીએ તેથી ડેટા પુનઃપ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે અને તેને સુરક્ષિત રાખવો પડશે તેથી આ અમને ડેટા સંરક્ષણ તરીકે જોઈએ છે તેથી ડેટા સંરક્ષણ તેથી જો આપણે ડેટા સંરક્ષણ પર નજર કરીએ તો મૂળભૂત રીતે ડેટાને સંબંધિત સ્તરે ફરીથી સુરક્ષિત કરવો પડશે તેથી તે તમારા ઉપકરણ ડેટા હોઈ શકે છે તેથી ઉપકરણ ડેટાને સંરક્ષણ સંદેશાવ્યવહાર ડેટા તેથી સંચાર ડેટાને સંરક્ષણ અને પછી અમારી પાસે સર્વર સ્ટોરેજ ડેટા છે તેથી સર્વર સ્ટોરેજ ડેટાને સંરક્ષણ તેથી આ સંબંધિત ઘટકો છે આપણે જોયું છે કે આ મુખ્યત્વે પાંચ ઘટકો છે જ્યાં સુરક્ષાની જરૂર હોય છે હવે સર્વગ્રાહી રીતે સમગ્ર બાબતનું સંચાલન સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવું પડશે તેથી આ સુરક્ષા વ્યવસ્થાપન છે તેથી અમને સુરક્ષા વ્યવસ્થાપન માટે યોગ્ય આર્કિટેક્ચરની જરૂર છે તેથી આખા આઈઆઈઓટી ક્લાઉડ આર્કિટેક્ચરનું સુરક્ષા સંચાલન જરૂરી છે તેથી કલોઉડ ફોગ સક્ષમ આઈઆઈઓટી સિસ્ટમના સુરક્ષા વ્યવસ્થાપનની બાબતમાં આપણે આ કરવાની જરૂર છે તે સર્વગ્રાહી છે તેથી જ્યારે આપણે આ વિશેષ વ્યાખ્યાનમાં બાકીના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું ત્યારે આ સાકલ્યવાદી પરિપ્રેક્ષ્ય આપણે રાખવું પડશે તેથી ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ કે આ સુરક્ષા સંરક્ષણ વિશે આપણે શું કરી શકીએ તેથી જો આપણે આઈઆઈઓટી સંદર્ભમાં સુરક્ષા માટેની આવશ્યકતાઓની દ્રષ્ટિએ સલામતી વિશે વાત કરી રહ્યા છીએ તો અમારે અંતિમ ઉપકરણો વચ્ચે ડેટાના મૂળ બિંદુથી વપરાશ બિંદુસુધી અથવા સ્ટોરેજના બિંદુ સુધી અથવા ગમે ત્યાંસુધી સમગ્ર અર્થાત અંત થી અંતસુધી સલામતી હોવી જરૂરી છે તેથી સ્ત્રોતથી પ્રાપ્તિકર્તા સુધીના હેતુપૂર્વકના લક્ષ્યસ્થાન વગેરે સુધી સમગ્ર સુરક્ષાની ખાતરી કરવી પડશે અન્યથા જો તમારી પાસે સિસ્ટમ ન હોય જેણે સમગ્ર અર્થાત અંત થી અંતસુધી સુરક્ષા કરવાની ખાતરી આપી હોય તો તેવું સિસ્ટમ એકંદરે વ્યવહારુ હેતુએ બધા માટે કામ કરશે નહીં આગળની મહત્ત્વની બાબત એ છે કે સમગ્ર અર્થાત અંત થી અંતસુધી ની સાકલ્યવાદી સુરક્ષા સારી છે પરંતુ તેના વિશે થોડું વધારે ઊંડો વિચાર કરો તેથી જ્યારે તમે વિવિધ ઉપકરણો વિશે વાત કરો છો ત્યારે આ તે વિવિધ ઉપકરણો છે જે આંતરિક રીતે વિવિધ સ્તરોથી બનેલા હોય છે તેથી તમારી પાસે એક ઉપકરણ છે જે વિશિષ્ટ સંગ્રહને અર્થાત સ્ટેક ને અનુસરે છે જેમાં વિવિધ સ્તરો હોય છે તેવી જ રીતે તમારી પાસે જુદા જુદા અન્ય ઉપકરણો પણ છે જેમાં વિવિધ સ્તરો હોય છે અને તેથી તમે બધાને સાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી તે તમારી પાસે આ કંઈક છે જે એક સંગ્રહ અર્થાત સ્ટેક છે તેથી ચાલો જેને આપણે ઉપકરણ એક કહીએ આ એક બીજું સ્ટેક છે ચાલો કહીએ કે આ ઉપકરણ બે છે અને આ રીતે આ વસ્તુ ચાલુ રાખી શકે છે બરાબર તેથી આપણે સમસ્તર સુરક્ષાની ખાતરી કરવાની જરૂર છે તેનો અર્થ એ કે મૂળભૂત રીતે આ વિવિધ સ્તરો વચ્ચે વાતચીત થવાની છે તેથી આપણે સમસ્તર સલામતીની ખાતરી કરવી પડશે અને સાથે સાથે આપણે આ સીધું સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે બંને મહત્વપૂર્ણ છે તેથી હોરિઝોન્ટલ અને વર્ટિકલ સુરક્ષાને સમાવિષ્ટ કરીને આખી સિસ્ટમની સમગ્ર અર્થાત અંત થી અંત સુધી સલામતીને સમાવેશની ખાતરી આપવાની છે જેને આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડશે તેથી જમાવટ કરેલા ઉપકરણોની સુરક્ષા આવશ્યક છે જ્યારે તમે સિસ્ટમ વિશે વિચારતા હોવ કેમ કે સંપૂર્ણ સંચાર સુરક્ષા મહત્વપૂર્ણ છે ડેટા સુરક્ષા મહત્વપૂર્ણ છે સુરક્ષા વ્યવસ્થાપન મહત્વપૂર્ણ છે તેથી આપણે આ તમામ વિવિધ પ્રકારના સુરક્ષા મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છીએ અને આ ઘટક મુજબની સ્તર મુજબની સમગ્ર સિસ્ટમની આઈઆઈઓટી કલોઉડ ફોગ સક્ષમ આઈઆઈઓટી સિસ્ટમ અને તેની સુરક્ષા માટે કાળજી લઈ રહ્યા છીએ તેથી જ્યારે તમે આઇઓટીના આઇઆઇઓટી ઔદ્યોગિક કાર્યક્રમો વિશે વાત કરો છો ત્યારે આપણે ખાતરી કરવી પડશે કે ત્યાં કેટલીક સમાનતાઓ છે બધી આઈઆઈઓટી એપ્લિકેશનમાં કેટલીક સમાનતાઓ છે જે સારી છે તેથી તમે એક સામાન્ય સુરક્ષા માળખા સાથે આવી શકો છો પરંતુ તે પછી ત્યાં એપ્લિકેશન ડોમેનની અંદર પણ વિવિધ એપ્લિકેશન ડોમેન્સની વિશિષ્ટતાઓ હોય છે ત્યાં કેટલીકવાર વૈવિધ્યપૂર્ણ આવશ્યકતાઓ પણ હોય છે જે વિવિધ ઉદ્યોગો માટે પૂર્ણ કરવાની હોય છે તેથી આ બધી સુરક્ષા આવશ્યકતાઓને સમજવી પડશે અને તે પછી તમારે સુરક્ષા માળખાની જરૂરિયાતો પૂરી પાડવી પડશે જે સામાન્ય અને કસ્ટમ આવશ્યકતાઓ છે તેથી સુરક્ષા માટે આપણે જે ફ્રેમવર્કની રચના કરીએ છીએ તે આઇઆઇઓટીમાં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લેવાનું છે સિસ્ટમની વિશ્વાસપાત્રતાને સુનિશ્ચિત કરવાની છે દરેક બિલ્ડિંગ બ્લોક્સમાંની દરેકએ વિવિધ નબળાઈઓ અને સુરક્ષા પાસાઓની કાળજી લીધી છે તેની ખાતરી કરવી પડશે અને તેની ખાતરી કરવી પડશે કે જે સંદેશાવ્યવહાર પોતાને જુદા જુદા સ્વતંત્ર અને જુદા જુદા બિલ્ડિંગમાં અવરોધિત કરે છે તે સંદેશાવ્યવહાર પોતે સુરક્ષિત છે તેથી તમારી પાસે આ દરેક વ્યક્તિગત બ્લોક્સ અને તેમનું એકીકરણ અને તેમની વચ્ચેના સંદેશાવ્યવહારને સુરક્ષિત કરવાની તકનીકો હોવી જરૂરી છે તેથી આઈઆઈઓટી સિક્યોરિટી બિલ્ડિંગ બ્લોક્સ આના જેવા હશે તમારે અંતિમ ઉપકરણોની સુરક્ષા ફોગ ઉપકરણોની સુરક્ષા કલોઉડ સુરક્ષા હોવી જરૂરી છે તમારે ખાતરી કરવાની જરૂર છે કે આ સમગ્ર સિસ્ટમમાંથી જે ડેટા આવે છે તે સલામત અને સુરક્ષિત છે સંદેશાવ્યવહાર માધ્યમ કે જેના દ્વારા આ વિવિધ ઉપકરણો વાતચીત કરે છે તે સલામત અને સુરક્ષિત પણ છે અને તમારે આ બધા વર્ટિકલ અને હોરિઝોન્ટલ જરૂરીયાતોને સાચવવા સાકલ્યવાદી સુરક્ષા વ્યવસ્થાપનનું ફ્રેમવર્ક હોવું જરૂરી છે તેથી જ્યારે આપણે અંતિમ ઉપકરણો અને અંતિમ ઉપકરણોના સંરક્ષણ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આવશ્યકપણે સેન્સર એક્ટ્યુએટર્સ તેમના સંદેશાવ્યવહાર વિશે વાત કરી રહ્યા છીએ સેન્સર અને એક્ટ્યુએટર્સ હોસ્ટ છે તેનો અર્થ એ કે જ્યાં તેઓ તૈનાત છે તે મશીનો એમ્બેડ કરેલી સિસ્ટમો કે જે તેમને ચલાવી રહ્યા છે અને એ બધું તેથી આપણે આ બધાં વિવિધ ઘટકોના સંરક્ષણને ધ્યાનમાં લેવાની જરૂર છે આ ઉપરાંત અગાઉના વ્યાખ્યાનમાં મેં તમને જે કહ્યું છે તે પણ આપણે ધ્યાનમાં રાખવું છે કે આપણે આઈઆઈઓટી વિશે વાત કરી રહ્યા છીએ તેનો અર્થ એ કે આપણે ખૂબ સંસાધનની મર્યાદાવાળા વાતાવરણ વિશે વાત કરી રહ્યા છીએ તેથી સંસાધન અવરોધ ઉર્જાની મર્યાદા પ્રક્રિયાની મર્યાદા નેટવર્ક સ્રોત જે પોતે અવરોધ છે બેન્ડવિડ્થ અવરોધ નીચા ડેટા રેટ ઓછી ઉર્જા એ બધું છે તેથી અમારી પાસે એક ખૂબ જ અવરોધક પ્રકારનું વાતાવરણ છે અને અમારે વિવિધ ઉપકરણો એકલતાના વિવિધ ઉપકરણો સંદેશાવ્યવહારના વિવિધ ઉપકરણો અને સમગ્ર સિસ્ટમમાં સમાવિષ્ટ વિવિધ ઉપકરણોનું રક્ષણ સુનિશ્ચિત કરવું છે વિજાતીયતા આપણે અગાઉ આઇઓઓટીમાં વાસ્તવિક પડકાર વિશે વાત કરી છે કે આપણે સજાતીય પ્રોટોકોલ્સ સજાતીય ધોરણો અને તેથી વધુને અનુસરીને સજાતીય ઉપકરણો વિશે વાત કરી રહ્યા નથી આપણે એ વિશે વાત નથી કરી રહ્યા કે આઇઆઇઓટી આવશ્યક રૂપે વિભિન્ન વિજાતીય પ્રોટોકોલ વિશિષ્ટ ઉપકરણો હેતુસર કામ કરે છે તેમને ચલાવવા માટે દર્શાવવામાં આવ્યું છે તેથી વિજાતીયતા સાથે વ્યવહાર કરવા માટે આપણે આ પ્રકારના પડકારની કાળજી લેવાની જરૂર છે તેથી અને ત્યાં કોઈ પ્રમાણભૂત ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ નથી કે જે આઈઆઈઓટી ચલાવવા માટે છે મારો મતલબ છે કે લોકો જુદા જુદા પ્રોટોકોલો પર કામ કરી રહ્યા છે તેઓ લાઇટવેઇટ પ્રોટોકોલ સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આ પ્રકારના મર્યાદાવાળા વાતાવરણમાં કામ કરશે પરંતુ ક્રિપ્ટોગ્રાફી પોતે ભારે વજનનું અર્થાત હેવીવેઇટ છે તેથી મૂળ ક્રિપ્ટોગ્રાફી પોતે હેવીવેઇટ છે લાઇટવેઇટ ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ્સ સાથે આવવાનું એ એક મોટો પડકાર છે અને તેથી ઘણા સંશોધન કાર્ય મળી શકે છે જે ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ અને આઇઓટી અને આઇઆઓટી માટે તેમની રચનાને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી જ્યારે આપણે અંતિમ ઉપકરણો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે જરૂરિયાતોની દ્રષ્ટિએ આપણે આ ઉપકરણોની શારીરિક સુરક્ષાની ખાતરી કરવી છે આપણે ખાતરી કરવી પડશે કે અંતિમ ઉપકરણો તેમની ઓળખ ધરાવે છે અને આ ઓળખ સુરક્ષિત રાખવી પડશે અમારે ડેટાની સુરક્ષા અને ઍક્સેસ નિયંત્રણની ખાતરી કરવી પડશે સંસ્થાકીય નીતિઓ શું ટેકો આપી રહી છે તેના આધારે આપણે કાયદેસર ઍક્સેસ નિયંત્રણ સુનિશ્ચિત કરવું પડશે કાયદેસર ઍક્સેસ નિયંત્રણને સુનિશ્ચિત કરવું પડશે તેથી એવું ન થવું જોઈએ કે કોઈ ચોક્કસ ઉપકરણ ઓટોમેશન હાયરાર્કીના ચોક્કસ સ્તરના કોઈ વ્યક્તિ દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે જેમને ખરેખર તે ઉપકરણ અથવા તેના ડેટાની ઍક્સેસ હોવી ના જોઈએ તેથી માત્ર સંસ્થામાં જ નહીં પણ સંસ્થાની બહાર પણ કોઈએ પણ ઉપકરણો અને ડેટાની ગેરકાયદેસર ઍક્સેસ મેળવવી ના જોઈએ તેથી આ બધા ચાર ઘટકોને આ રીતે સારાંશ આપી શકાય છે તેથી આપણે અંતિમ ઉપકરણ સુરક્ષા માટે ખાતરી કરવી પડશે કે ત્યાં યોગ્ય ઑથેંટિકેશન મિકેનિઝમ છે જે ખાતરી આપે છે કે એન્ટિટીની દાવો કરેલ લાક્ષણિકતા સાચી છે અને જરૂરી અધિકારો જરૂરીયાતો અનુસાર અને ઇચ્છનીય છે તે મુજબ આપવામાં આવે છે તેની ખાતરી કરવા માટે યોગ્ય અધિકૃતતા પણ તે જગ્યાએ છે તેથી અંતિમ ઉપકરણોના રક્ષણ માટેના વિવિધ ઉકેલો છે અમને લાઇટવેઇટ ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ્સની જરૂર છે ત્યાં ઘણા સંશોધન કરવામાં આવ્યા છે ઘણા સંશોધન પેપર્સ છે જે મૂળભૂત રીતે આઇઆઇઓટી માટે લાઇટવેઇટ ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ સાથે આવે છે ઉર્જા કાર્યક્ષમ પ્રમાણીકરણ મિકેનિઝમ્સ હળવા વજનવાળા સપ્રમાણ કી ક્રિપ્ટોગ્રાફી તમે કદાચ પહેલેથી જ જાણતા હોય સિમેટ્રિક કી અહીં ખરેખર કહે તો આપણે બંને છેડે સમાન અર્થાત એકજ કીનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી સિમેટ્રિક કી સપ્રમાણ કી બરાબર તેથી ઓછા વજનવાળા લાઈટવેઇટ lightweight સિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફિક મિકેનિઝમ્સનો ઉપયોગ થવો જોઈએ અને ઘૂસણખોરી શોધવી પણ ઘૂસણખોરી શોધ સિસ્ટમ સાથે ઘૂસણખોરી શોધવી ઉપકરણના વિવિધ સ્તરોપર વર્તન વિશ્લેષણ પર આધારિત ઘૂસણખોરી નિવારણ સિસ્ટમો મૂળભૂત રીતે દૂષિત વર્તનનું વિશ્લેષણ કરે છે ડેટા અને તેના વિશ્લેષણના આધારે દૂષિત વર્તન શોધી કાઢવું અસામાન્ય ડેટા ટ્રાફિકનો તપાસ યોગ્ય કાર્યવાહીના એકમ અને સિગ્નલનો ઉપયોગ કરીને ઘટાડવું તેથી અંતિમ ઉપકરણોને સુરક્ષિત રાખવા માટે આ બધી વસ્તુઓ કરવી પડશે તેથી ફોગ ઉપકરણોના રક્ષણની દ્રષ્ટિએ ફોગ ઉપકરણોની અંતિમ ઉપકરણો નજીક જમાવટ કરવામાં આવે છે અને આ પણ અવરોધ છે કમ્પ્યુટિંગ સ્ટોરેજ વગેરેની દ્રષ્ટિએ તે અંતિમ ઉપકરણો કરતાં વધુ સારું છે પરંતુ હજી પણ સર્વર ફોર્મ અથવા ક્લાઉડ એન્ડ પર ખરેખર જે અસ્તિત્વ ધરાવે છે તેના કરતાં તે વધુ અવરોધ છે તેથી કારણ કે આ ફોગ ઉપકરણો સંસાધન સંગ્રહ કમ્પ્યુટિંગ વગેરેની દ્રષ્ટિએ અર્ધ અવરોધની જેમ પણ છે એ કે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ ફોગ ઉપકરણોને સુરક્ષિત રાખવા માટે આપણી પાસે કંઈક યોગ્ય સુરક્ષા પદ્ધતિઓ છે તેથી અને આપણે કેટલાક ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ્સ સાથે આવવાનું છે જે ફોગ ઉપકરણોની સત્તાધિકરણ અધિકૃતતા અને પ્રમાણીકરણ અને ફોગ ઉપકરણો અને કલાઉડ વચ્ચેની સત્તાધિકરણ કરાવી શકે છે તેથી મૂળરૂપે અહીં સાર એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણે આ પ્રકારના મર્યાદિત વાતાવરણમાં ઉપયોગ માટે હળવા વજનની ક્રિપ્ટોગ્રાફિક અને અન્ય સુરક્ષા માહિતી સિસ્ટમ સુરક્ષા પદ્ધતિઓ સાથે આવ્યા છીએ કલાઉડ ખરેખર એક વિશાળ સ્ત્રોત છે તેથી કલાઉડ સુરક્ષા ખૂબ જ ચિંતાજનક છે કારણ કે તે સામાન્ય રીતે કોઈ તૃતીય પક્ષ પ્રકારની સેવા છે પરંતુ તે જ સમયે કલાઉડની સુરક્ષા અને કલાઉડ સુરક્ષાને સુનિશ્ચિત કરવી એ ફોગ સુરક્ષા અથવા અંતિમ ઉપકરણ સુરક્ષા કરતાં ઓછું પડકારનું છે તેથી ક્લાઉડ સ્તર માટે તમારે ક્લાઉડ પર ડેટા સુરક્ષાની ખાતરી કરવાની જરૂર છે એપ્લિકેશનો જે કલાઉડ પર ચાલી રહી છે અને કલાઉડમાંથી ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે તેને સુરક્ષિત કરવું પડશે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનેજ સલામત અને સુરક્ષિત રાખવું પડશે સેવા પ્રદાતાની ઍક્સેસને મર્યાદિત કરવા માટે ત્યાં પણ કેટલીક નીતિઓ હોવી જોઇએ અને ક્લાઉડ સંસાધનો માટે ઍક્સેસ નિયંત્રણ હોવું જોઈએ તેથી સલામતીના આ બધા જુદા જુદા પાસાઓ અને કલાઉડની સુરક્ષાની આવશ્યકતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને સર્વગ્રાહી રીતે ધ્યાનમાં લેવું જરૂરી છે તેથી કલાઉડની સુરક્ષા માટે અમારી પાસે બધા જુદા જુદા મુદ્દાઓ છે જેમ કે શારીરિક સુરક્ષા ડેટા ગોપનીયતા સુરક્ષા નિયંત્રણ ઓળખ વ્યવસ્થાપન અને ઍક્સેસ નિયંત્રણ જેને ધ્યાનમાં લેવું પડશે તેથી સર્વગ્રાહી રીતે કલાઉડ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ તમામ જુદા જુદા મુદ્દાઓને ધ્યાનમાં લેવું પડશે તેથી ડેટા સંરક્ષણ માટે ત્યાં વિવિધ પ્રકારનાં ડેટા છે કેટલાક ડેટા ઉપયોગમાં છે અર્થાત ડેટા ઈન યુઝ આ એક પ્રકારનો ડેટા છે પછી આપણી પાસે કેટલાક ડેટા છે જે મૂળ રૂપે પરિવહનમાં હોય જે ડેટા ઈન ટ્રાંસિટ છે અને કેટલાક ડેટા જે બાકીના હોય છે જે ડેટા ઈન રેસ્ટ તેથી સામાન્ય રીતે ભવિષ્યના ઉપયોગ માટે ડેટા સર્વરમાં સંગ્રહિત થાય છે જે ડેટા ઈન રેસ્ટ છે જે હાલમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે ડેટા ઈન યુઝ અને મૂળરૂપે જે ડેટા પરિવહન ચેનલ પર આવે છે અને હજી પણ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી તે ડેટા ઈન ટ્રાંસિટ છે તેથી આ તમામ વિવિધ પ્રકારનાં ડેટાને યોગ્ય સ્તરના રક્ષણથી સુરક્ષિત કરવો પડશે તેથી ડેટા પ્રોટેક્શન એ આઈઆઈઓટી નો સૌથી સંવેદનશીલ ભાગ છે અને તેથી જ્યારે આપણે આઈઆઈઓટી વિશે વાત કરીએ છીએ આઈઆઈઓટી તે બધું ડેટા એકત્રિત કરવા અને ડેટાના અધિકાર વિશ્લેષણ વિશે છે તેથી આઇઓઓટી આ ડેટા છે અને તે આઇઓઓટી સિસ્ટમ્સનો સૌથી સંવેદનશીલ ભાગ છે અને તમારે આઈઓટી ડેટાના યોગ્ય સ્તરના રક્ષણની ખાતરી કરવી પડશે વિવિધ ડેટા સ્રોત અને તેમના પ્રકારો તેમના પોતાના જીવનચક્રના જોખમો અને સુરક્ષા પડકારો સમજવા પડશે તેનું વિશ્લેષણ કરવું પડશે અને પરિણામે યોગ્ય પદ્ધતિઓ લાવવી પડશે ડેટા પ્રોટેક્શનમાં ત્રણ જુદી જુદી વસ્તુઓ શામેલ છે - ગુપ્તતા જેમાં ફક્ત કાયદેસરના વપરાશકર્તાની પ્રામાણિકતાની ખાતરી કરવી પડે છે અખંડિતતા જે મૂળભૂત રીતે સુનિશ્ચિત કરે છે કે ડેટા ભ્રષ્ટ નથી અને તેમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી અને ઉપલબ્ધતા જે સુનિશ્ચિત કરે છે કે કાયદેસર સંસ્થાઓ ઉપલબ્ધ છે તેથી જ્યારે પણ કાયદેસર હકદાર સંસ્થાઓને ડેટાની આવશ્યકતા હોય ત્યારે તેની ઉપલબ્ધતા ખૂબ જ જરૂરી છે તેથી ડેટા સુરક્ષાના ત્રણ વિવિધ સ્તરો છે ગોપનીયતા અખંડિતતા અને ઉપલબ્ધતા કમ્યુનિકેશન સુરક્ષા આઇઆઇઓટી ઉપકરણો વચ્ચે માહિતીના વિનિમયને સુરક્ષિત કરે છે આઇઆઇઓટી બધું કનેક્ટિવિટી વિશે છે તેથી મૂળરૂપે મેં તમને કહ્યું હતું કે આઇઆઇઓટી થી આઇઆઇઓટી કોડ ડેટા છે પરંતુ આ ઉપકરણો બધા એકબીજા સાથે જોડાયેલા હોય તો જ ડેટા આવે છે તેથી પાછળની બાજુએ આપણી પાસે કમ્યુનિકેશન ચેનલ બેકબોન નેટવર્ક વગેરે છે તેથી તે ચેનલ પોતે જ સુરક્ષિત હોવી જોઈએ જેથી સંદેશાવ્યવહારની સુરક્ષા અને સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જે વિવિધ સુરક્ષા જોખમો અસ્તિત્વમાં છે તે સેન્સર ડેટાને સુરક્ષિત કરવા આદેશોને સુરક્ષિત કરવા અધ્યયન માટે મોકલવામાં આવેલા એક્ટ્યુએટર્સ અને સિગ્નલોને સુરક્ષિત રાખવા લોગ રિપોર્ટ્સ અને તેમના સુરક્ષા ગોઠવણી સંદેશાઓ અને તેમની સુરક્ષા કરવી એ છે તેથી આ બધા જુદા જુદા સુરક્ષા જોખમો છે અને તેમની સુરક્ષા પૂરતી સુનિશ્ચિત કરવી પડશે આઈઆઈઓટી ટ્રાફિક અને ડેટા ફોર્મેટ્સ મુખ્ય નેટવર્કથી અલગ છે તેથી સંરક્ષણમાં સમાન સ્તર પરના ઉપકરણો સાથે સંદેશાવ્યવહાર શામેલ છે જે મૂળરૂપે હોરિઝોન્ટલ સુરક્ષા છે જેના વિશે મેં અગાઉ વાત કરી હતી અને ઉપલા અથવા નીચલા સ્તરના ઉપકરણો સાથે સંદેશાવ્યવહાર વર્ટિકલ સુરક્ષા પણ છે જે મેં પહેલાં સમજાવ્યું તેથી સંદેશાવ્યવહાર રક્ષણ સંદેશાવ્યવહાર સુરક્ષા માટે તમારી પાસે યોગ્ય નેટવર્ક cઍક્સેસ નિયંત્રણ હોવું આવશ્યક છે તમારી પાસે સુરક્ષા ગેટવે નેટવર્ક ફાયરવોલ્સ ઑથેન્ટિકેશન અને ઔથરાઇઝેશન માટે વિવિધ ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ અને ડેટા કોડિંગ એન્કોડિંગ હોવા આવશ્યક છે સુરક્ષા વ્યવસ્થાપન માટે આપણે સમગ્ર સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ આપણે રૂપરેખાંકનોના મુદ્દાઓ સામયિક અપડેટ્સ અને સુરક્ષા નિયંત્રણને સંચાલિત કરવા વિશે વાત કરી રહ્યા છીએ સુરક્ષા વ્યવસ્થાપન એ એક સક્રિય મહત્વપૂર્ણ કાર્ય છે અને ખાતરી કરવી પડશે કે આખી આઈઆઈઓટી સિસ્ટમ સુરક્ષિત છે તેથી આ આખી સિસ્ટમનું સંચાલન આઈઆઈઓટી ના સુરક્ષા વ્યવસ્થાપનની ચિંતા કરે છે જ્યારે તમે કોઈપણ સિસ્ટમના સુરક્ષા વ્યવસ્થાપન વિશે અને ખાસ કરીને આઇઆઓટી સિસ્ટમ્સ માટે વાત કરો છો ત્યારે નિવારણ તપાસ વિશ્લેષણ અને સલામતી જોખમોને ઘટાડવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી સુરક્ષા દેખરેખ માટે આ સમાન સમસ્યાના ત્રણ જુદાં જુદાં ખ્યાલો છે એક છે મોનિટરિંગ પ્રતિભાવ અને વિશ્લેષણ દેખરેખ શું અવલોકન કરવામાં આવે છે તેના આધારે પ્રતિભાવ અને ડેટા વિશ્લેષણ આ સુરક્ષા મોનિટરિંગના 3 જુદા જુદા ખ્યાલ છે તેથી આ સુરક્ષા મોનિટરિંગ છે અને તેના ત્રણ જુદા જુદા ખ્યાલ છે હવે ચાલો આપણે આ ખાસ આકૃતિ જોઈએ જે હેલ્થકેર ઉદ્યોગ માટે ફોગના કલોઉડથી સક્ષમ આઈઆઈઓટી સિસ્ટમ વિશે વાત કરે છે આ તે એક સ્થાપત્ય છે જે મેં નીચે આપેલા સ્રોતમાંથી લીધું છે તેથી અહીં જુદા જુદા સ્તરો જુઓ જેથી અમારી પાસે આ વિશિષ્ટ સ્તરમાં હેલ્થકેર એમ્બેડેડ ઉપકરણો છે આ એક સ્તર છે પછી તમારી પાસે ફોગ ઉપકરણોનો સ્તર અને કલાઉડ સ્તર છે તેથી સર્વગ્રાહી રીતે તેથી આ મૂળભૂત રીતે હેલ્થકેર એમ્બેડેડ ઉપકરણો છે જેમ કે એસપીઓ2 વિવિધ હેલ્થકેર મોનિટર જેવા ઉપકરણો ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ જેવા ઉપકરણો બ્લડ પ્રેશર મોનિટર જેવા ઉપકરણો આ બધા જુદા જુદા ઉપકરણો અને તેમની કનેક્ટિવિટી તેથી આ ઉપકરણો મૂળભૂત રીતે આઈઆઈઓટી દૃશ્યમાં હોય છે આ ઉપકરણો એકલતામાં કામ કરતા નથી તે બધા જોડાયેલા છે તેથી આ તમામ ઉપકરણોની સુરક્ષા અને તેમની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે અને બીજું અહીં ફોગ ઉપકરણોનો સ્તર પણ છે અહીં સુરક્ષા પદ્ધતિઓ પણ પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરવાની રહેશે અને અંતે કલાઉડ સ્તર પર પણ ડેટા સંગ્રહિત કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં સુરક્ષા પદ્ધતિઓ અને કલાઉડ દ્વારા પર્યાપ્ત ઍક્સેસ નિયંત્રણની પણ ખાતરી કરવી પડશે તેથી કલાઉડમાં કલાઉડ દ્વારા ફોગ પર ફોગ દ્વારા અને હેલ્થકેર એમ્બેડેડ ઉપકરણો અને આ ઉપકરણો દ્વારા પણ ઍક્સેસ નિયંત્રણ અને ડેટા સંરક્ષણ આ બધી અલગ અલગ બાબતો છે જેને ધ્યાનમાં લેવી અને વિશ્લેષણ કરવું પડશે તેથી જ્યારે પણ આપણે હેલ્થકેર આઈઓટીમાં સુરક્ષા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે ડિવાઇસીસ તેમની સુરક્ષા તેમના રક્ષણ વિશે વાત કરવી પડશે ડિવાઇસમાં ફક્ત સેન્સરર્સ એક્ટ્યુએટર્સ જ નહીં પણ ગેટવેઝનો પ્રોસેસિંગ એકમો ડેટા હબ્સ અને ક્લાઉડ જ્યાં આ મોટાભાગના ડેટા સંગ્રહિત છે નો સમાવેશ થતો હોય છે બીજું સંદેશાવ્યવહાર સુરક્ષા છે જે મૂળભૂત રીતે આ કનેક્ટેડ ડિવાઇસેસની સુરક્ષા જાતે આ કનેક્ટેડ ડિવાઇસીસ ફોગથી કનેક્ટેડ ડિવાઇસેસ કલોઉડથી કનેક્ટેડ ફોગની સુરક્ષા વિશે વાત કરે છે તેથી લાઈટવેઈટ ક્રિપ્ટોગ્રાફિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને દરેક જગ્યાએ સંદેશાવ્યવહારને સુરક્ષિત રાખવો પડશે આપણે ગેટવે સુરક્ષિત ગેટવેનો ઉપયોગ કરીને સુરક્ષિતતાનો ઉપયોગ કરીને ફાયરવોલ્સ અને વિવિધ સુરક્ષિત સુરક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરીશું તેથી આ સર્વગ્રાહી સંદેશાવ્યવહારની સલામતીની ખાતરી કરવી પડશે યોગ્ય પાસવર્ડ મિકેનિઝમ હસ્તાક્ષરો ડિજિટલ સર્ટિફિકેટ પ્રોટેક્શનનો ઉપયોગ કરીને ડિવાઇસ ડેટા પ્રોટેક્શન યોગ્ય ડેટા સાઇફરિંગ અને હેશીંગનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન ડેટા પ્રોટેક્શન અને યોગ્ય ઍક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ ડિજિટલ હસ્તાક્ષરો ડિજિટલ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને ક્લાઉડ ડેટા પ્રોટેક્શન કરી શકાય છે સર્વગ્રાહી રીતે સુરક્ષા વ્યવસ્થાપન વૈશ્વિક સુરક્ષાને ક્લાઉડ અને એસડીએન આધારિત સુરક્ષા પ્રબંધન અને દેખરેખ કરાવી જોશે એસડીએન વિશે મેં પહેલાથી જ બે અલગ અલગ પ્રવચનોમાં વિગતવાર ચર્ચા કરી છે હું તેનો અહીં ફરી ઉલ્લેખ કરી ન શકું અથવા વિસ્તૃત કરીશ નહીં પણ મને લાગે છે કે આ તદ્દન સમજી શકાય તેવું છે એસડીએન આધારિત સુરક્ષા વ્યવસ્થાપન અને દેખરેખ મૂળભૂત રીતે ઇચ્છનીય છે કારણ કે આમાંના મોટાભાગના સિસ્ટમો ભવિષ્યમાં એસડીએન સક્ષમ થવા જઈ રહી છે અને તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે આઇઆઇઓટી સુરક્ષા માટેના નિયમનકારી ધોરણો ફક્ત આ તમામ ટેકનોલોજીકલ સમસ્યાઓ માટે જ નહીં પણ આ તકનીકી સમસ્યાઓ ડિવાઇસ સ્તર ફોગનું સ્તર અને કલાઉડ સ્તર અને સંદેશાવ્યવહાર સ્તર પરભી વધુ મહત્વપૂર્ણ છે તદ્પશ્ચાત આપણે જે નિયમનકારી ધોરણો છે તેની સુરક્ષાની ખાતરી કરવા વિશે પણ વાત કરી રહ્યા છીએ તેથી મૂળભૂત રીતે આપણે આઇટી અને ઓટીની આવશ્યકતાઓને અનુરૂપ આઇઆઇઓટી ની સુરક્ષા ધોરણો વિશે વાત કરી રહ્યા છીએ ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ઓપરેશન ટેકનોલોજી કમનસીબે આઇઆઇઓટી ની આવશ્યકતાઓને પૂરી પાડવા માટે આઇટી અને ઓટીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ સુરક્ષા ધોરણો નથી કે જે સલામત છે તેથી જો તમે અલગથી આઇટી સુરક્ષા વિશે વાત કરી રહ્યા છો તો ત્યાં કેટલાક નિયમનકારી ધોરણો છે જેમ આઇએસઓ આઈસીઆઈ 154083 માહિતી તકનીકી સુરક્ષા મૂલ્યાંકન માટે આ એક સામાન્ય માપદંડ છે આઇટીની સુરક્ષા માટે આના સિવાય બીજા કેટલાક સંબંધિત ધોરણો છે ઓટી માટે પણ અલગથી પ્રમાણભૂત આઇઇસી 62443 છે જે ઔદ્યોગિક ઑટોમેશન અને નિયંત્રણ સિસ્ટમ સુરક્ષા ધોરણ છે જેમ કે એનઆઈએસટીનું પોતાનું પણ છે ઓટી માટે કેટલાક જુદા જુદા અન્ય ધોરણો સ્થાપિત છે પરંતુ આઈઆઈઓટીમાં ફરી એકવાર આપણે આઈટી અને ઓટીની સુરક્ષા જરૂરિયાતો સાથે મળીને કામ કરી રહ્યા છીએ તેથી તમારે ત્યાં આઇટી ઓટી કન્વર્જન્સની સુરક્ષા માટે નિયમનકારી આવશ્યકતાઓનો એક અલગ સમૂહ રાખવો પડશે તેથી આઇઆઇઓટી સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તે નિયમનકારી માળખા ફ્રેમવર્ક સાથે આગળ આવવાનું છે સાથે આપણે સુરક્ષા ચિંતાઓ અને તેના મુદ્દાઓ અને તેમના આસપાસની ચર્ચાઓનો અંત આવે છે આ કેટલાક જુદા જુદા સંદર્ભો છે જો તમને આઈઆઈઓટી ના સંદર્ભમાં સુરક્ષાના મુદ્દાઓને આગળ વધારવામાં રસ હોય તો તમે આગળ વધી શકો છો